આ અઠવાડિયે આપણે DC DC કન્વર્ટર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું આપણે નોન આઇસોલેટેડ કન્વર્ટર સાથે શરૂઆત કરીશું તમે બક કન્વર્ટર બૂસ્ટ કન્વર્ટર બક બૂસ્ટ કન્વર્ટર વિશે સાંભળ્યું હશે જે આ અઠવાડિયાના લેક્ચર્સમાં પ્રાથમિકતા છે આપણે જોઈશું કે તેઓ કેવી રીતે કાર્ય કરે છે તેઓ કેવી રીતે અનુકરણ કરે છે અને પછી તેમને કેવી રીતે ડિઝાઇન કરી શકાય છે તમારી પાસે DC વોલ્ટેજ છે અને તમારે એવા લોડને સપ્લાય કરવાની જરૂર છે જેને DC ની જરૂરિયાત હોય છે જો કે તમે ઘણી પરિસ્થિતિઓ જોઇ શકશો કે જ્યાં તમારી પાસે જે DC વોલ્ટેજ છે તે વેલ્યુ બેટરી અથવા રેક્ટિફાયર ફિલ્ટર માંથી આવે છે જે સીધો ઉપયોગ કરી શકાતું નથી લોડ માટે વધારે વોલ્ટની જરૂરિયાત હોય છે તે એનાલોગ સર્કિટ માટે પ્લસ માઈનસ 15 વોલ્ટની જરૂરિયાત હોઇ શકે છે તેમજ મોટાભાગની ડિજિટલ સર્કિટ માટે 3 3 વોલ્ટ અથવા 1 8 વોલ્ટની જરૂરિયાત હોઇ શકે છે તેથી તમારે એ જોવાની જરૂર છે કે પાવર ઈન્ટરફેસ અથવા પાવર સપ્લાય જેવો કંઈક પાવર સપ્લાય બનાવવામાં આવ્યો છે જે એક લેવલના DC ને બીજા લેવલના DC માં યોગ્ય રીતે રૂપાંતરિત કરવાનું કામ કરશે તો આ કેવી રીતે થાય છે તે એક લીનિયર રેગ્યુલેટર દ્વારા થાય છે આ લીનિયર રેગ્યુલેટરનો ઉપયોગ સૌથી વધુ લોકપ્રિય હતો અને લગભગ દોઢ દાયકા પહેલા પાવર કન્વર્ટર સ્વિચ મોડના આગમન સુધી લીનિયર રેગ્યુલેટર ખૂબ જ સચોટ ખૂબ જ ચોક્કસ ખૂબ સારા રેગુલેશન છે જો કે તે એફિશન્ટ નથી સ્વિચ મોડ રેગ્યુલેટર્સ ચોક્કસપણે વધુ એફિશન્ટ છે ત્યાં કોઈ લોસી કોમ્પોનન્ટ્સ હોતા નથી એક આઇડીઅલ અર્થમાં સ્વિચ મોડ DC DC કન્વર્ટરની અંદર કોઈ લોસી કમ્પોનન્ટ્સ નથી જો કે DC આઉટપુટની ગુણવત્તા કે જે તમે સ્વિચ મોડ DC DC કન્વર્ટરમાંથી બહાર નીકળો છો તે લીનિયર રેગુલેટર જેટલી સારા નથી જો કે DC DC કન્વર્ટર સ્વિચ્ડ મોડ ખૂબ જ લોકપ્રિય બન્યા છે અને વર્ષોથી તેમની ગુણવત્તા અને કામગીરીમાં સુધારો થયો છે અને આજે તેઓ સૌથી વધુ લોકપ્રિય છે અને DC DC કન્વર્ટરમાં મોટા ભાગના પાવર સપ્લાયમાં તેનો ઉપયોગ થાય છે આપણા PC ના મોનિટર અને ઘણા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ માં પણ આગળના ભાગે DC DC કન્વર્ટર હશે તેથી આપણે એ જોવાનો પ્રયાસ કરીશું કે આ નોન આઇસોલેટેડ અને આઇસોલેટેડ કન્વર્ટરનો અભ્યાસ કરીને આપણે કઈ સમજ મેળવી શકીએ છીએ અને આજે મોટાભાગના ઉત્પાદનોમાં હોય છે તેવા રિઅલ DC DC પાવર કન્વર્ટર્સને સમજવા માટે આગળ વધીશું ચાલો આપણે DC DC કન્વર્ટરની મૂળભૂત બાબતો વિશે ચર્ચા કરીએ તેમાં ઇનપુટ સોર્સ નો સમાવેશ થાય છે બેટરી અથવા રેક્ટિફાયર ફિલ્ટરનું આઉટપુટ હોઈ શકે છે જેની આપણે છેલ્લા અઠવાડિયામાં ચર્ચા કરી હતી હવે તેમાં એક લોડ છે જે DC વોલ્ટેજની અપેક્ષા રાખે છે હવે આ બંનેને ઇન્ટરફેસ કરવાની જરૂર છે ઇન્ટરફેસનો સૌથી સરળ અને સહેલો રસ્તો એ છે કે વચ્ચે રઝિસ્ટર મૂકવો આ સૌથી સરળ DC DC કન્વર્ટર હશે હવે ચાલો આપણી સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે વાયરિંગ કનેક્શન કરીએ હવે આપણે સોર્સ સંદર્ભ સમય 0404 રઝિસ્ટર અને લોડ રઝિસ્ટરનું સિરીઝમાં કનેક્શન કરવું પડશે ચાલો આપણે કેટલાક નામો આપીએ આપણે આને Vin ઈનપુટ વોલ્ટેજ કહીશું આપણે તેને આઉટપુટ વોલ્ટેજ કહીશું આપણે તેને લોડ રઝિસ્ટર કહીશું અને તેમની વચ્ચે છે તેને આપણે સિરીઝ રઝિસ્ટર કહીશું હવે આ તે છે જે ડ્રોપ તરીકે કાર્ય કરશે જેમ કે આઉટપુટ વોલ્ટેજ આપણી ઇચ્છા અનુસાર છે હવે ચાલો આપણે ઉદાહરણ તરીકે કહીએ કે આપણી પાસે ઇનપુટ ઉપર 48 વોલ્ટ છે અને આપણને આઉટપુટ ઉપર 5 વોલ્ટની જરૂર પડે છે અહીં બાકીના 43 વોલ્ટને આ રઝિસ્ટર ઉપર ડ્રોપ કરાવવા પડેશે આ એક સિરીઝ ડ્રોપ રઝિસ્ટર હશે અને આ લાક્ષણિક ખ્યાલો છે જેનો ઉપયોગ લગભગ તમામ લીનિયર રેગ્યુલેટરમાં થાય છે હવે આ રઝિસ્ટર વેરીંગ રઝિસ્ટર હોઈ શકે છે જેથી કરીને તમે રેગુલેશન મેળવી શકો તેથી જેમ જેમ આ રઝિસ્ટરને બદલો છો તેમ ઇનપુટ વોલ્ટેજ બદલાય છે તેથી આઉટપુટ 5 વોલ્ટ અથવા 12 વોલ્ટ અથવા તમે જે પણ વોલ્ટેજ સેટ કરો છો તે તેનું રેગુલેશન લેવલ છે કમનસીબે આ પ્રકારના સાદા DC DC કન્વર્ટરની સમસ્યા એ છે કે Rs એ રઝિસ્ટિવ છે આ સર્કિટમાંથી કરંટ વહે છે સર્કિટમાંથી કરંટ I વહી રહ્યો છે પછી Rs માં ડિસિપેશન થાય છે અને તે I સ્ક્વેર ગુણ્યા Rs હવે આ મર્યાદિત રઝિસ્ટન્સ છે અને તેથી પાવર ડિસિપેશન મર્યાદિત છે અને આ એક ખુબજ વધારે સમયનો સંદર્ભ લો 0545 પાવર ડિસિપેશન હોઈ શકે છે તેથી આવા પ્રકારના રેગ્યુલેટર હાઈલી ડિસિપેટિવ અને ખૂબ જ ઇનએફિશન્ટ હોય છે હવે અમારો રસ એ જોવામાં છે કે સિરીઝ એલિમેન્ટ માં ડ્રોપ 0 છે તમે તે કેવી રીતે કરો છો તમે બે રીતે I2Rs ને 0 ની બરાબર બનાવી શકો છો એક તો Rs 0 બનાવીને તથા બીજી રીતે તમે I0 બનાવી શકો છો હવે I બરાબર 0 એટલે કે Rs એ ઇન્ફિનિટ વેલ્યુ હોઈ શકે છે તો આનો અર્થ શું છે તેનો અર્થ એ થયો કે જ્યારે સ્વિચ શોર્ટ સર્કિટ હોય ત્યારે આ સ્વિચમાં વોલ્ટેજ શૂન્ય હોય ત્યારે પાવરનું ડિસીપેશન થતું નથી જ્યારે I જે 0 ની બરાબર હોય ત્યારે સ્વીચ ઓપન સર્કિટ હોય છે તેથી જ્યારે તમે સ્વીચને ઓપન સર્કિટ બનાવો છો ત્યારે તેમાંથી પસાર થતો કરંટ શૂન્ય હોય છે અને ત્યાર બાદ સંદર્ભ સ્લાઇડ સમય 0701 માં રહેલો પાવર ડિસીપેશન પણ 0 હોય છે તેથી જ્યારે સ્વીચનો પાવર ઓછો થતો ન હોય ત્યારે માત્ર બે જ શરત હોય છે કે જ્યારે Rs 0 હોય અને જ્યારે Rs ઇન્ફિનિટ હોય અને સ્વીચ શોર્ટ સર્કિટ હોય જ્યારે સ્વીચ ઓપન હોય ત્યારે સંપૂર્ણપણે ચાલુ હોય છે આ બે શરતો છે જે સિરીઝ એલિમેન્ટને પાવર ડિસિપેશનમાં સિરીઝ સર્કિટમાં પાવર ડિસિપેશનના દૃષ્ટિકોણથી માન્ય હોય છે આને મેળવવા માટે ચાલો આપણે અહીં દર્શાવ્યા મુજબના રઝિસ્ટરને સિંગલ પોલ સ્વીચ વડે બદલીએ તેથી જ્યારે સ્વીચ ચાલુ હોય છે ત્યારે Vin આઉટપુટ ઉપર આવે છે અને સ્વીચ બંધ હોય છે Vo એ 0 છે અને આ રીતે સ્વીચમાં કોઈ ડિસિપેશન થતું નથી જ્યારે તે ઓન હોય છે અને જ્યારે તે ઓફ હોય છે ત્યારે તે ઓપન સર્કિટ જેવું હશે જો કે હવે તમારા વોલ્ટેજ DC ની જેમ કોન્સ્ટન્ટ રહેતા નથી તે પલ્સેટિંગ હોય છે જ્યારે સ્વિચ ચાલુ હોય ત્યારે તમારી પાસે DC વોલ્ટેજ અથવા Vin હોય છે જ્યારે સ્વિચ ઓપન હોય ત્યારે Vo ઉપર વોલ્ટેજ શૂન્ય હોય છે તેથી તે હાઈ લો હાઈ લો પલ્સેટિંગ વોલ્ટેજ હોય છે અને આ ચોપર બની જાય છે તેથી તેને ચોપર વોલ્ટેજ કહેવામાં આવે છે અને આ સર્કિટ ચોપર બની જાય છે આપણે જે ઇચ્છીએ છીએ તે આ નથી આપણે આઉટપુટ વોલ્ટેજ Vo પ્યોર DC તરીકે રાખવા માંગીએ છીએ તેથી તેનો અર્થ એ છે કે આપણે અહીં એક પ્રકારની ફિલ્ટર સર્કિટ રાખવી પડશે હવે આ એક ફિલ્ટર હોઈ શકે છે અને આ L અને C નું બનેલું હોય છે તેમાં કદાચ ઇન્ડક્ટર જેવું કંઈક હોઈ શકે છે અને કેપેસીટન્સ જેવું કંઈક હોઈ શકે છે અથવા આ L અને C એકસાથે સેકન્ડ ઓર્ડર ફિલ્ટર બનાવે છે અને આ ચોપર સ્વીચ પ્લસ ફિલ્ટર એકસાથે Vo ઉપર DC વોલ્ટેજ આપશે અને સાથે મળીને તેઓ સ્વિચ્ડ મોડ DC DC કન્વર્ટર બનાવે છે ત્યાં ધણા કોન્ફિગ્યુરેશન્સ છે જેમાં આ સ્વીચ અને ફિલ્ટરને એક સાથે મૂકી શકાય છે જો આપણી પાસે DC DC કન્વર્ટર એલિમેન્ટ્સ બનાવવા માટે એક સ્વીચ એક ઇન્ડક્ટન્સ એક કેપેસિટેનન્સ હોય તો આપણે તેને પ્રાઇમરી ટોપોલોજી કહીએ છીએ પ્રાઇમરી ટોપોલોજીમાં જ ત્રણ શક્યતાઓ છે એક સ્ટેપ ડાઉન કન્વર્ટર અથવા બક કન્વર્ટર છે બીજું સ્ટેપ અપ કન્વર્ટર અથવા બૂસ્ટ કન્વર્ટર છે તો બીજું તમારી પાસે સ્ટેપ અપ ડાઉન અથવા બક બુસ્ટ કન્વર્ટર છે જેવી રીતે સ્ટેપ ડાઉન નામ બતાવે છે કે તે ઇનપુટ વોલ્ટેજને લોઅર આઉટપુટ વોલ્ટેજમાં ફેરવે છે સ્ટેપ અપ કન્વર્ટર ઇનપુટ વોલ્ટેજ DC વેલ્યુને હાઇ આઉટપુટ DC વેલ્યુમાં ફેરવે છે અથવા તેને બુસ્ટ કરે છે સ્ટેપ અપ ડાઉન કન્વર્ટર ક્યાંક ચોક્કસ ડ્યુટી સાયકલ મુજબ તે સ્ટેપ ડાઉન થશે અને અમુક અન્ય ડ્યુટી સાયકલ માટે તે સ્ટેપ અપ થશે એટલે કે આપણે આ અઠવાડિયામાં ત્રણેય પ્રકારના કન્વર્ટર ઉપર ધ્યાન આપીશું આ ત્રણેય પ્રકારના કન્વર્ટરમાં કોઈ ગેલ્વેનિક આઈસોલેશન હોતું નથી તેનો મતલબ એ છે કે તેઓ કોઈ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતા નથી તેઓ નોન આઇસોલેટેડ કન્વર્ટર છે અને તે મહત્વના છે કારણ કે ઘણી એપ્લિકેશનો માં આ કન્વર્ટરનો ઉપયોગ કરી શકાય છે જો તમે તેની કામગીરી જુઓ છો તો તમે તેને અનુકરણ કરવા અને તેને ડિઝાઇન કરવા માટે કેવી રીતે આગળ વધવું તે જોઈ શકો છો આ એક ચોપર સર્કિટ છે સ્વીચ સિંગલ થ્રો સ્વીચ છે જ્યારે સ્વીચ ચાલુ હોય ત્યારે પોલ થ્રો સાથે જોડાયેલ હોય છે ત્યારે થ્રો ઇનપુટના પોઝિટિવ સાથે જોડાયેલો હોય છે જે Vin છે પોલ વોલ્ટેજ Vin જેવો જ હોય છે જે આઉટપુટ Vo માં બદલાય છે જ્યારે સ્વીચ બંધ હોય ત્યારે પોલ ફ્લોટિંગ હોય છે અને પોલના વોલ્ટેજ અવ્યાખ્યાયિત હોય છે તેવી જ રીતે Vo પણ અવ્યાખ્યાયિત હોય છે સ્વીચ દોરવા માટેની આ રીત ભલામણ કરવામાં આવેલી નથી આપણે સ્વીચને સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ સાથે બદલવી પડશે જ્યાં બે થ્રો હોય છે અને બંને થ્રો સારી રીતે વ્યાખ્યાયિત પોટેન્શિયલ ઉપર જોડાયેલા હોય છે આવા કિસ્સામાં પોલ ભલે તે સિંગલ થ્રો સાથે જોડાયેલો હોય કે બીજા સાથે જોડાયેલો હોય તેમાં વ્યાખ્યાયિત પોટેન્શિયલ હશે અને તેથી આઉટપુટ Vo હશે હવે સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચથી સ્વીચ S ને બદલવામાં આવે છે તેમાં બે થ્રો છે એક થ્રો T1 એ ઇનપુટ સપ્લાયના પોઝિટિવ સાથે જોડાયેલ છે બીજો થ્રો ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે જ્યારે પોલને T1 સાથે જોડવામાં આવે છે ત્યારે પોલ વોલ્ટેજ Vin જેવો જ હોય છે જે Vo માં બદલાય છે જ્યારે P ને T2 સાથે જોડવામાં આવે છે ત્યારે T2 ગ્રાઉન્ડ સાથે જોડાય છે અને તેથી Vo નું પોટેન્શિયલ 0 હોય છે તેથી Vo તેમજ સ્વીચ S ની બંને પોઝિશન ઉપર પોટેન્શિયલને સારી રીતે વ્યાખ્યાયિત કરે છે ચોપરમાં હવે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે પોલ ઇન્ડક્ટર L સાથે જોડાયેલો હોય છે અને કેપેસિટર આ રીતે જોડાયેલું હોય છે અને આ LC સેકન્ડ ઓર્ડર ફિલ્ટર તરીકે ફિલ્ટર બનાવે છે જે ચોપેડ થયેલા વેવ ફોર્મને ફિલ્ટર કરે છે અને આઉટપુટને સ્મૂથ DC આપે છે જ્યારે પોલને થ્રો દ્વારા T1 પોલ વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે ત્યારે ઓપરેશન એકદમ સીધું હોય છે ઇન્ડક્ટર મૅગ્નેટિકેલી ચાર્જ થવાનું શરૂ કરે છે તેથી કેપેસિટર પણ ચાર્જ થાય છે જ્યારે સ્વીચ T2 ની સ્વિચ અન્ય પોજીશનમાં હોય છે ત્યારે આ પોલ 0 પોટેન્શિયલ ઉપર હોય છે ઇન્ડક્ટર કરંટ કેપેસિટર અને આઉટપુટ લોડ મારફતે ઉત્પન્ન થાય છે અને મૅગ્નેટિક એનર્જીને કેપેસિટર અને લોડમાં ડિસ્ચાર્જ કરે છે પછી ફરીથી પોલ દ્વારા સાયકલ શરૂ થાય છે જે Vin સાથે જોડાય છે આ એક DC DC કન્વર્ટર છે જેને બક કન્વર્ટર કહેવામાં આવે છે અહીં આઉટપુટ વોલ્ટેજ Vo ની વેલ્યુ Vin કરતા ઓછી હશે ચાલો આપણે અહીં કેટલાક નામકરણને વ્યાખ્યાયિત કરીએ જ્યારે પોલ P એ T1 સાથે જોડાયેલો હોય ત્યારે આપણે તેને સ્વીચ S ચાલુ છે તેવું કહીશું જ્યારે પોલ P ને T2 થ્રો સાથે જોડવામાં આવે છે ત્યારે આપણે સ્વીચ ઓફ છે તેવું કહીએ છીએ હવે આપણે વીએલ ઉપર વોલ્ટેજને પ્લોટ કરવાનો પ્રયાસ કરીશું આ VL એક મહત્ત્વપૂર્ણ કોમ્પોનન્ટ છે જેનો તમારે અભ્યાસ કરવો પડશે અને અન્ય કોમ્પોનન્ટ કે જેનો તમારે અહીં અભ્યાસ કરવાની જરૂર છે તે કેપેસિટેન્સ C ઇન્ડક્ટર વોલ્ટેજ VL છે ચાલો આપણે બે અક્ષો દોરીએ ચાલો આપણી x અક્ષ કે જે ટાઈમ છે ચાલો આપણી પાસે y અક્ષ છે કે જે રિઅલ અક્ષ અને વોલ્ટેજ અક્ષ છે આપણે કેટલીક ટાઈમલાઇન મૂકીશું અને આપણે કહીએ કે આ સ્વીચનો ઓન ટાઇમ છે જ્યાં પોલ T1 સાથે જોડાયેલો છે આ સ્વીચનો ઓફ ટાઇમ છે ફરીથી સ્વીચના ઓન ટાઈમ છે ફરીથી સ્વીચનો ઓફ ટાઈમ છે તો ચાલો આપણે તેને વ્યાખ્યાયિત કરીએ અને તેને આ રીતે નામ આપીએ આ પિરીઅડ દરમિયાન S ઓન હોય છે આ પિરીઅડ દરમિયાન S ઓફ થાય છે ફરીથી S ઓન હોય છે અને પછી S ઓફ થાય છે તેથી ચાલો આપણે સમગ્ર વોલ્ટેજ VL જોઈએ છીએ તેનું પ્લોટિંગ કરીએ હવે VL એ બાયડાયરેક્શનલ વોલ્ટેજ હશે આને થોડું ઉપર કરીશું તો સારું રહેશે જેથી આપણે અહીં સ્ક્રીન ઉપર બાયડાયરેક્શનલ વોલ્ટેજ જોઈ શકીએ જ્યારે સ્વીચ ચાલુ હોય ત્યારે પોલને T1 સાથે જોડવામાં આવે છે અને અહીં પોલ ઉપરનો વોલ્ટેજ Vin છે ઇન્ડક્ટરની આ બાજુ વોલ્ટેજ Vo છે અને તેથી તે જ ક્ષણે ઇન્ડક્ટર ઉપર વોલ્ટેજ Vin માઇનસ Vo છે તેથી તે વોલ્ટેજ હશે જે તમે આ પોઈન્ટ ઉપર જોઈ શકો છો અને જ્યારે સ્વીચ બંધ થાય છે ત્યારે પોલ P થ્રો T2 સાથે જોડવામાં આવે છે અને પોલ વોલ્ટેજ 0 હોય છે અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજ હવે માઇનસ Vo છે જેનો અર્થ છે કે વોલ્ટેજ નેગેટિવ જાય છે અને ફરીથી જ્યારે સ્વીચ ચાલુ થાય ત્યારે સાયકલ આ રીતે પુનરાવર્તિત થાય છે આ રીતે ઇન્ડક્ટર વોલ્ટેજ પોઝિટિવ અને નેગેટિવ થાય છે અહીં નોંધવા જેવી બાબત એ છે કે સ્ટેડી સ્ટેટમાં ઇન્ડક્ટર વોલ્ટેજ કર્વ નીચેનો એરિઆ પોઝિટિવ બાજુએ અને નેગેટિવ બાજુએ કર્વ નીચેનો એરિઆ બરાબર મેળ ખાતો હોવો જોઈએ ચાલો આપણે તેને થોડો રંગ આપીએ તેથી તમે પોઝિટિવ બાજુએ વાદળી ભાગ ઉપર જેમાંથી નેગેટિવ બાજુએ એક વાદળી ભાગ મેળ ખાય છે જેનો અર્થ એ છે કે ઇન્ડક્ટર ઉપરના એવરેજ વોલ્ટેજ હંમેશા સ્ટેડી સ્ટેટમાં શૂન્ય હોવા જોઈએ આ ઇન્ડક્ટરને સેચ્યુરેશન માં જતા અટકાવશે ત્યાં ચુંબકીય ફ્લક્સ બિલ્ડ અપ નહીં થાય અને ઇન્ડક્ટરને સેચ્યુરેટ કરવા માટે બનાવશે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઇન્ડક્ટરમાં વોલ્ટ સેકન્ડ બેલેન્સ હોવ જોઈએ અન્ય કિસ્સામાં કેપેસિટેન્સનો એવરેજ કરંટ 0 હોવો જોઈએ જો ત્યાં એવરેજ કરંટ હોય તો કેપેસિટેન્સમાં ચાર્જ બિલ્ડ અપ થશે કેપેસિટેન્સના કિસ્સામાં Amp એમ્પિયર સેકન્ડ બેલેન્સ હોવું જોઈએ ઇન્ડક્ટન્સ કિસ્સામાં વોલ્ટ સેકન્ડ બેલેન્સ હોવું જોઈએ આ બંને ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ છે જે હું ટૂંક સમયમાં સમજાવીશ મોટા ભાગના DC DC કન્વર્ટરમાં આપણે જે બે ખૂબ જ મહત્વપૂર્ણ કોમ્પોનન્ટ્સનો ઉપયોગ કરીશું તે ઇન્ડક્ટર અને કેપેસિટર છે ઇન્ડક્ટર ડાયનામિક એલિમેન્ટ્સમાંનું એક છે જે મોટા ભાગના DC DC કન્વર્ટરમાં ફિલ્ટરનો ભાગ છે અને ઇન્ડક્ટર ઉપરનો વોલ્ટેજ કે જેનો મેં અગાઉ ઉલ્લેખ કર્યો હતો તે એક પોઈન્ટ છે જે તમારે અવલોકન કરવાની જરૂર છે અને તે એક ક્રિટિકલ વોલ્ટેજ છે તેવી જ રીતે કેપેસિટરના કિસ્સામાં આ પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ ડાયનામિક કોમ્પોનન્ટ છે જે DC DC કન્વર્ટરમાં ઉપયોગમાં લેવાશે તમારે કેપેસિટેન્સ દ્વારા કરંટનું નિરીક્ષણ કરવું પડશે હવે ચાલો આપણે સૌ પ્રથમ ઇન્ડક્ટરને જોઈએ ઇન્ડક્ટન્સ L અને ઇન્ડક્ટન્સ VL ઉપરનો વોલ્ટેજ અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ I ફેરાડે લૉ Faraday's law સાથે સંબંધિત છે તેથી જો તમે તેને ફેરાડે લૉ દ્વારા જોશો તો તમે જોઇ શકો છો કે VL એ L didt ની બરાબર છે અને ઇન્ડક્ટર સામાન્ય રીતે મૅગ્નેટિક કોર ઉપર વાઉન્ડ કરવામાં આવે છે જેમાં N ટર્ન્સ હોય છે અને જેમાં મૅગ્નેટિકેલી અને થોડી કોઇલ દ્વારા પસાર થતો ફ્લક્સ હોય છે હવે અહીં દર્શાવ્યા મુજબ આ સંબંધ VL સમગ્ર ઇન્ડક્ટન્સમાં વોલ્ટેજ L didtN ddt છે ચાલો આપણે ઈક્વેશન N ddt ના આ ભાગને જોઇએ કોરની અંદરનો કરંટ શું છે હવે કોરની અંદરનો કરંટ મૂળભૂત રીતે આ ઈક્વેશનની રીએરેંજમેંટ છે હવે ચાલો આપણે કહીએ કે VL એ ઇન્ડક્ટર ઉપર કોન્સ્ટન્ટ છે તો VL dt જે N φ હશે પછી સંદર્ભ સમય 2225 કોરમાં ફ્લક્સ φ જે 1NVL dt છે અહીં મહત્વનો ભાગ VL dt છે જો VL 0 હોય તો આ ઈક્વેશન દ્વારા φ ની વેલ્યુ મર્યાદિત હશે જો VL 0 ન હોય પરંતુ તેનું એવરેજ વેલ્યુ હોય તો તેનો અર્થ એ છે કે તે વેલ્યુ DC જેવું છે તો તે ટાઈમ સાથે ઇંટીગ્રેટ થવાનું શરૂ કરે છે અને વધતું જ રહે છે અને ફ્લક્સ પણ એક ચોક્કસ પોઈન્ટ કરતા વધતો રહે છે જે મટેરિયલને સેચ્યુરેટ કરશે તેના આધારે એકવાર તે સેચ્યુરેટ થઈ જાય પછી ત્યાં કંઈ રહેતું નથી અને ઇન્ડક્ટન્સ અસરકારક રહેશે નહીં તે ફક્ત કંડક્ટરનો એક ટુકડો હશે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે VL નું એવરેજ વેલ્યુ ન હોય જેનો અર્થ એ છે કે આ વોલ્ટ સેકન્ડને બેલેન્સ કરવું પડશે જેની મેં અગાઉ ચર્ચા કરી હતી તેથી તમારે જાણવાની જરૂર છે તે એ છે કે સ્ટેડી સ્ટેટમાં વોલ્ટ સેકન્ડ બેલેન્સ હોવું જોઈએ જે ઇન્ડક્ટરમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વોલ્ટ સેકન્ડ બેલેન્સ માત્ર સ્ટેડી સ્ટેટમાં જ હોય છે ડાયનામિકતામાં હોય છે સંદર્ભ આપો સમય 2346 ત્યાં સેકન્ડ બેલેન્સ નહીં હોય કારણ કે ઇન્ડક્ટરની અંદર એનર્જીમાં ફેરફાર કરવો પડે છે તેને બદલવા માટે વોલ્ટ સેકન્ડમાં અનબેલેન્સ હોવું જરૂરી છે પરંતુ સ્ટેડી સ્ટેટમાં કોઈ વોલ્ટ સેકન્ડ બેલેન્સ હોવું જોઈએ નહીં જેથી ફ્લક્સ અને સેચ્યુરેશનનું નિર્માણ ન થાય તેવી જ રીતે ઈક્વેશનને સંચાલિત કરીને કેપેસિટેન્સમાં આ IC છે જે C dvdt ની બરાબર છે જ્યાં dv એ કેપેસિટેન્સ ઉપરના વોલ્ટેજ હોય છે ત્યાં IC એ કેપેસિટેન્સમાં કરંટ છે અને આને ફરીથી ગોઠવવાથી તમને કેપેસિટેન્સમાં વોલ્ટેજ મળશે જે 1CIC dt વન બાય સી ઇન્ટિગ્રલ ઓફ આઇસી ડીટી દ્વારા છે કલ્પના કરો કે ત્યાં એક એવરેજ કરંટ છે જેનો અર્થ થાય છે કે dC વેલ્યુ dt ના ઇંટીગ્રલ સમકક્ષ dC વેલ્યુ હશે એટલે કે આ વેલ્યુ કોન્સ્ટન્ટ વધતું રહેશે અને વોલ્ટેજ વધતા રહેશે જેનો અર્થ એ છે કે કેપેસિટરમાં વોલ્ટેજ ઇન્ફિનિટ તરફ જશે અને અંતે સેચ્યુરેટ થશે સંદર્ભ સમય 2449 હવે કેપેસિટન્સમાં વધારો થઈ રહ્યો છે અને તેથી તે મહત્વનું છે કે IC નું એવરેજ વેલ્યુ ન હોવું જોઈએ IC dt ને એમ્પ સેકન્ડ બેલેન્સ દ્વારા બેલેન્સ થવું જોઈએ તેથી કેપેસિટરમાં કેપેસિટેન્સના કિસ્સામાં જે ઇન્ડક્ટરનું ડ્યુઅલ હોય છે તે સ્ટેડી સ્ટેટ દરમિયાન amp સેકન્ડ બેલેન્સ હોવું જોઈએ સ્ટેડી સ્ટેટ દરમિયાન નોંધવું ઘણું મહત્ત્વનું છે અને ડાયનામિકતા દરમિયાન સંદર્ભ આપો સમય 2517 ત્યાં થોડું અનબેલેન્સ હશે જેથી તેના ઉપરના વોલ્ટેજ બિલ્ટ આઉટ અથવા ડિસ્ચાર્જ થઈ જશે અને એક વખત સ્ટેડી સ્ટેટ ઉપર પહોંચી ગયા પછી સાયકલ દ્વારા એમ્પ સેકન્ડ બેલેન્સ સાઇકલ હોવી જોઈએ હવે આ એક ખૂબ જ કી કન્સેપ્ટ્સ નો ખ્યાલ છે હકીકતમાં તમામ DC DC કન્વર્ટર્સ સ્વિચ્ડ મોડ DC DC કન્વર્ટરનો ઇનપુટ આઉટપુટ સંબંધ આ બે મહત્વપૂર્ણ કી કન્સેપ્ટ્સ ઉપર આધારિત છે કન્વર્ટરના ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ રિલેશનશિપને નક્કી કરવા માટે સ્ટેડી સ્ટેટની સ્થિતિમાં વોલ્ટ સેકન્ડ બેલેન્સનો ઉપયોગ થાય છે amp સેકન્ડ બેલેન્સનો ઉપયોગ ઇનપુટ આઉટપુટ કરંટ રિલેશનશિપને નક્કી કરવા માટે થાય છે એટલે કે ઇનપુટ આઉટપુટ રિલેશનશિપ નક્કી કરવા માટે અને ઇનપુટ આઉટપુટ કરન્ટ રિલેશનશિપ ટૂલ નક્કી કરવા માટે આઇડીઅલ કન્વર્ટર ધારણ કરવા માટે વોલ્ટ સેકન્ડ બેલેન્સનો પણ ઉપયોગ કરી શકાય છે તેથી આ બંનેને યાદ રાખો હકીકતમાં તેઓ ઇનપુટ આઉટપુટ સંબંધ શોધવા માટે લગભગ તમામ કન્વર્ટરમાં વોલ્ટ સેકન્ડ બેલેન્સનો ઉપયોગ કરશે જો દરેક પરિણામ બક કન્વર્ટર સર્કિટ કે જે તમને પહેલાં આપી હતી તો ચાલો આપણે કેટલાક સામાન્ય વેલ્યુજ મૂકીએ હવે આ એમ્પ્લિટ્યૂડ Vin માઇનસ Vo છે જેની આપણે અગાઉ ઓન ટાઇમ દરમિયાન ચર્ચા કરી હતી સંદર્ભ આપો સમય 2646 જે પોલ T1 સાથે જોડાયેલ છે અને ઓફ સમય દરમિયાન ઇન્ડક્ટન્સમાં વોલ્ટેજ Vin Vo હોય છે અને પોલ T2 સાથે જોડાયેલ હોય છે તે 0 માઇનસ Vo હશે તેથી તે અહીં એમ્પ્લિટ્યુડ Vo હશે હવે આ તે સમયગાળો છે જેને આપણે T on કહીશું અને આ તે સમયગાળો છે એટલે કે T1 ના પિરીઅડ માટે તેને આપણે T off કહીશું તમે જે ઇન્ડક્ટર વોલ્ટેજ જોઈ શકો છો તે Vin Vo છે તેના પિરીઅડ માટે ઈન્ડક્ટર ઉપર વોલ્ટેજ Vo હોય છે હવે ચાલો આ પેરામીટર્સ ઉપર વોલ્ટ સેકન્ડ બેલેન્સ એપ્લાય કરીએ હવે ઈક્વેશનના આ ભાગ Ton ને ધ્યાનમાં લો આ મૂળભૂત રીતે આ રેકટેંગલ Ton નો એરિઆ છે તેથી આ હાઇટ ઈન્ટુ વિડ્થ આ રેકટેંગલનો એરિઆ છે અથવા આ ઇન્ડક્ટન્સ વેવફોર્મના આ પોઝિટિવ ભાગનો વોલ્ટ સેકન્ડ છે હવે આ માઇનસ Vo ઈન્ટુ Toff છે કે જે વિડ્થ છે તેથી ચાલો આપણે તે એરિઆના આ ભાગને Toff માં તે પ્લસ માઇનસ Vo ઈન્ટુ Toff માં ઉમેરીએ તેથી આ વોલ્ટ સેકન્ડ પ્લસ આ વોલ્ટ સેકન્ડ 0 ની બરાબર હોવા જોઈએ પછી આપણે કહીએ છીએ કે ત્યાં વોલ્ટ સેકન્ડ બેલેન્સ છે તેથી આ ઈક્વેશન જો તમે ફરીથી ગોઠવો તો તમે જોઇ શકો છો કે તે આ Vin Ton માઇનસ Vo નું સ્વરૂપનું છે આપણે તેને બીજી બાજુ માઈનસ Vo Toff ને બીજી બાજુ લઈ જઈ શકીએ છીએ જેની બીજી બાજુ આપણી પાસે VoTon Toff છે આ Ton Toff એ પીરિયડમાં કુલ સ્વીચ સિવાય બીજું કશું જ નથી તેથી પિરીઅડમાં કુલ સ્વીચ Ton Toff છે આ Ts છે તેથી હજી વધારે રીએરેંજમેંટ કરતા આપણે જોઈ શકીએ છીએ કે આ Vo Vin Ton Ts છે તેથી આ બક કન્વર્ટર માટે આ ઇનપુટ આઉટપુટ રિલેશનશિપ હશે આ એક ઉદાહરણ તરીકે જ મેં વિચાર્યું હતું કે હું તમને ઇન્ડક્ટરના વોલ્ટ સેકન્ડ બેલેન્સના મહત્વનો ઉલ્લેખ કરીશ કન્વર્ટર ગમે તે હોઈ શકે જો તમે ઇન્ડક્ટરનો વોલ્ટ સેકન્ડ બેલેન્સ રિલેશનશિપ લો તો તમને ઇનપુટ આઉટપુટ રિલેશનશિપ મળશે આ તે મુખ્ય ખ્યાલ છે જે હું લેકચરના આ વિશિષ્ટ વિડિઓમાં વ્યક્ત કરવા માંગું છું